બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે હું આઇઆઇટી ખડગપુર નો પ્રાધ્યાપક રાજારામ લકારાજુ છું અમે શંકુ વિભાગો પર મોડ્યુલ નંબર 2 આવરી રહ્યા છીએ આપણે વર્ગ નંબર 9 પર છીએ મોડ્યુલ 2 શંકુ વિભાગોમાં આપણે ભૌમિતિક રચનાના કેટલાક સિદ્ધાંતો પહેલેથી જ આવરી લીધા છે દાખલા તરીકે • રેખાને કેવી રીતે દ્વિભાજીત કરવી • ચાપ ને કેવી રીતે આર્ક દ્વિભાજીત કરવી • કાટખૂણે રેખાઓ કેવી રીતે દોરવી • રેખાને કેવી રીતે વિભાજીત કરવી • ખૂણાને કેવી રીતે દ્વિભાજિત કરવો • ખૂણાનુ કેવી રીતે ત્રિભાજન કરવુ • ખૂણાનુ કેવી રીતે ત્રિભાજન કરવુ • વર્તુળ નુ કેવી રીતે ત્રિભાજન કરવુ અને ત્રણ બિંદુ ઓ દ્વારા વર્તુળ કેવી રીતે દોરવુ આજના વર્ગ 9 માં આપણે વર્તુળ માં સ્પર્શક રેખા અને લંબ રેખા કેવી રીતે દોરવી તે આવરીશું બાહ્ય બિંદુથી વર્તુળ માં સ્પર્શક રેખા કેવી રીતે દોરવી તે બીજો ભાગ છેલ્લે આપેલ બાજુ નો નિયમિત બહુકોણ કેવી રીતે દોરવો તે આપણે આવરીશું પ્રથમ પ્રશ્ન જે આપણે પૂછશું તે છે કે જો કોઈ વર્તુળ છે તો આપેલ બિંદુથી તે વર્તુળમાં કેવી રીતે સ્પર્શક રેખા અને લંબ રેખા દોરવી અમુક કિસ્સાઓમાં આપણી પાસે ફક્ત ત્રણ બિંદુ હશે તેથી ત્રણ બિંદુઓ નો ઉપયોગ કરીને સૌ પ્રથમ આપણે એક વર્તુળ બનાવવું પડશે પછી આપણે કેન્દ્રને ઓળખવાની સ્થિતિમાં હોઈશું અને પછી ત્રિજ્યા એકવાર ત્રિજ્યા થઈ જાય પછી આપણે બિંદુ પસંદ કરીશું લંબ દિશા વેક્ટર આપણે લખીશું અને પછી સ્પર્શેન્દ્રિય દિશા આપણે નક્કી કરવાની સ્થિતિમાં હોઈશું ચાલો આપણે તે સ્ટેપ બાય સ્ટેપ કરીએ ચાલો આપણે અહીં ધ્યાનમાં લઈએ ત્રણ બિંદુ A P B આપવામાં આવેલ છે સૌ પ્રથમ આપણે A P B બિંદુ માંથી પસાર થતા વર્તુળ અને તેના કેન્દ્રને ઓળખવું પડશે તો ચાલો આપણે ત્રણ બિંદુ A કદાચ P અને બિંદુ B ઓળખી લઈએ ચાલો આપણે તેમને નામ APB આપીએ આ ત્રણ બિંદુ આપવામાં આવ્યા છે સૌ પ્રથમ આપણે આ AP અને PB માથી પસાર થતું વર્તુળ બનાવવું પડશે હવે ચાલો P માટે લંબ દ્વિભાજકો બનાવી એ જે કેન્દ્ર A અને કેન્દ્ર P થી શરૂ થાય છે એ જ રીતે PB આગળ નો લંબ દ્વિભાજક બનાવીએ તેથી આ આંતરછેદ બિંદુઓને ઓળખો આ PB માટે લંબ દ્વિભાજક રેખાઓ છે તેથી છેદન બિંદુ એ છે જેના દ્વારા આપણે એક વર્તુળ બનાવવું પડશે આપણને A P B બિંદુ માંથી પસાર થતુ એક વર્તુળ મળે છે હવે અમે OP અને R પ્રકારનાં બિંદુ માટે લંબ દ્વિભાજક દોરવા માંગીએ છીએ અને આ જેને આપણે લંબ કહીએ છીએ સ્પર્શક હંમેશાં આ લંબને કાટખૂણે હોય છે તેથી તે હેતુ માટે આપણે શું કરીશું કોઈપણ લંબાઈને પસંદ કર કરીશું કદાચ આ બિંદુ Q છે જેને આપણે ઓળખવા જઈ રહ્યા છીએ અને ફરી એક અન્ય બિંદુ જેને આપણે ઓળખવા જઈ રહ્યા છીએ આ બે બિંદુઓમાંથી ચાલો આ બિંદુઓને Q અને R કહીએ ચાલો આપણે આ R અને આ બિંદુને Q કહીએ તેથી R P Q ગમે તે કાટખૂણે દ્વિભાજક છે જેને આપણે તે વર્તુળ માં સ્પર્શક તરીકે બોલાવીશું ફરીથી આપણે તેની ત્રિજ્યાના અડધા થી વધુ કેન્દ્ર R સાથે સમાન રીતે દોરવુ પડશે આ બિંદુઓ જોડો જે P માંથી પસાર થશે તેથી ચાલો હવે સ્પર્શક રેખા અને લંબ રેખા ને ઓળખીએ આ દિશાઓ માં સ્પર્શક રેખા અને લંબ રેખા દોરવાની વિવિધ રીતો છે જો તમારી પાસે સેટ સ્ક્વેર અથવા મીની ડ્રાફ્ટર છે તો તમે હંમેશા તે P બિંદુ થી પસાર થાય તેવી સામાન્ય ગોઠવણી કરી શકો છો તે વર્તુળમાંથી તમને એક સ્પર્શક રેખા અને લંબ રેખા આપે છે ચાલો પ્રક્રિયા જોઈએ સૌ પ્રથમ આપણે A P B બિંદુ થી પસાર થતુ વર્તુળ બનાવવું પડશે એકવાર તે થઈ જાય પછી આપણે O થી P સુધીની રેખા બનાવવી અને તે OP રેખા R સુધી લંબાવવી તે રેખા O P R જે પણ રેખા ને O થી R વિસ્તારિત કરે છે આપણે તેને વર્તુળને લંબ રેખા ગણાવીએ છીએ અને P માંથી પસાર થતા વર્તુળ માં એક સ્પર્શકનું નિર્માણ કરીએ છીએ જે આપણે કરીશું તે આજુબાજુના અંતર R અને Q નિર્દેશ કરે છે કેન્દ્રો તરીકે Q અને R નો ઉપયોગ કરીને P માંથી પસાર થતા એક વધુ લંબ દ્વિભાજક દોરો જેથી S બિંદુ ને આપણે ઓળખવાની માટે સ્થિતિમાં હોઈએ આપણે તેને S કહેવા દો તેથી SPM મને સ્પર્શક રેખા આપે છે QPR મને બિંદુ P માંથી પસાર થતી લંબ રેખા આપે છે વર્તુળ પર નો બીજા કોઈ બિંદુ માટે તે જ રીતે દોરી શકાય છે ચાલો બીજી સમસ્યા જોઈએ બાહ્ય બિંદુ P માંથી વર્તુળ ને સ્પર્શક રેખા કેવી રીતે દોરવી તો અહીં જે આપેલ છે તે છે કે ત્યાં એક O કેન્દ્ર માંથી વર્તુળ છે જે એક સ્પષ્ટ ત્રિજ્યા સાથે બિંદુ J અને K માથી પસાર થાય છે અને ત્યાં એક બાહ્ય બિંદુ P છે બિંદુ P માંથી વ્યક્તિ એ J અથવા K માંથી પસાર થતો સ્પર્શક દોરવાનો છે તે કરવા માટે ચાલો પ્રક્રિયા જોઈએ સૌ પ્રથમ આપણે શું કરવું છે તે વર્તુળ O અને બાહ્ય બિંદુ P ની મધ્યમાં જોડાવાનું છે જેથી તે વર્તુળ આપવામાં આવે છે અને અમે તેને O થી P સુધી લંબાવી લંબ દ્વિભાજકને OP સુધી દોરીએ છીએ તેથી OP રેખા ની લંબાઈ આપણે જાણીએ છીએ કેન્દ્ર P રાખી સમાન અંતર O નો ઉપયોગ કરો કારણ કે કેન્દ્ર લંબ દ્વિભાજક દોરે છે અને આ લંબ દ્વિભાજક OP રેખા ને બિંદુ M પાસે છેદે છે એકવાર M બિંદુ મળી જાય પછી M બિંદુ ને કેન્દ્ર તરીકે રાખી અને ત્રિજ્યા O થી M ની લંબાઈ રાખો જે વર્તુળને J બિંદુ પાસે છેદે છે હવે આપણી પાસે J બિંદુ છે તે વર્તુળ પર છે P બિંદુ ને J બિંદુ સાથે જોડો જે સ્પર્શક રેખા છે તેવી જ રીતે કોઈ બીજી સ્પર્શક રેખા PK પણ બનાવી શકે છે ચાલો આપણે એક ઉદાહરણ થી શરૂઆત કરીએ ચાલો આપણે વર્તુળની ત્રિજ્યાને 3૦ મીમી તરીકે પસંદ કરીએ જે બિંદુ P થી આપણે સ્પર્શક રેખા દોરી શું તે વર્તુળના કેન્દ્ર O થી લગભગ 9૦ મીમી દૂર છે તેથી ચાલો પહેલા એક બિંદુ પસંદ કરવા માટે સ્કેલ લઈએ ચાલો તે બિંદુને O કહીએ P બિંદુ કેન્દ્ર O થી 90 મીમી દૂર છે તેથી 90 મીમી ચાલો આપણે સ્કેલ પર ઓળખીએ ચાલો બિંદુ ને P કહીએ અને વર્તુળની ત્રિજ્યા 30 મીમી છે તેથી એક વર્તુળ દોરો અમને ખબર નથી કે J બિંદુ હશે ત્યાં બરાબર J બિંદુ દોરવા માટે O અને P બિંદુ ને કન્સ્ટ્રક્શન રેખા થી જોડો આપણ ને OP મળસે હવે બિંદુ OP માટે આપણે લંબ દ્વિભાજક દોરવો પડશે તે માટે અમે O ને P વચ્ચે ના અંતર ના અડધાથી વધુ અંતર રાખીને કેન્દ્ર તરીકે P પસંદ કરીને છીએ બંને બાજુ ચાપ દોરો આ બિંદુ ઓળખો પછી તેને જોડો હવે OP રેખા બિંદુ M પર છેદે છે એકવાર આપણે M બિંદુ ઓળખી લઈએ પછી J પોઇન્ટ શોધવા માટે અમારે M ને કેન્દ્ર અને ત્રિજ્યા MO નો ઉપયોગ કરવો પડશે તેના માટે અમે M બિંદુ ને કેન્દ્ર OM ને ત્રિજ્યા તરીકે પસંદ કરીએ છીએ અને બંને બાજુના બિંદુ મળે છે ચાલો આ બિંદુને J કહીએ આ બિંદુને K હવે બિંદુ J અને P ને જોડો તેથી આ તે વર્તુળ ની સ્પર્શક રેખા છે તે બિંદુ J અને P માંથી પસાર થાય છે એ જ રીતે K અને P ને જોડો આને રેખાથી જોડો આ રીતે વર્તુળમાં આપણે સ્પર્શક રેખા દોરીએ છીએ ચાલો આપણે નિયમિત બહુકોણ બનાવીએ ઉદાહરણ તરીકે અમે AC આપેલ બાજુથી અષ્ટકોણ બહુકોણ બનાવવા માંગીએ છીએ તેથી AC બાજુ અમારા માટે આપવામાં આવી છે અને તે જ AC ની લંબાઈ આપણે તેને બીજી બાજુ રાખવા માંગીએ છીએ તે બનાવવા માટે ચાલો પ્રક્રિયા જોઈએ તો AC ની લંબાઈ એ બાજુની લંબાઈ તરીકે આપવામાં આવે છે સૌ પ્રથમ આપણે ત્રિજ્યા AC સાથે કેન્દ્રમાં C થી પસાર થતું એક અર્ધવર્તુળ બનાવવું પડશે તો ચાલો એક ઉદાહરણ પસંદ કરીએ બાજુની લંબાઈ તરીકે AC સાથે અમે અષ્ટકોણ દોરવા જઈ રહ્યા છીએ તેથી તેની 8 બાજુઓ છે AC બાજુની લંબાઈ 20 મીમી છે જે આપણે દોરવા માંગીએ છીએ તેવું માનવામાં આવે છે આગળ પ્રથમ 20 મીમી બાજુ દોરવાનો છે તેથી આપણે બેઝલાઇન AC થી દોરવા જઈ રહ્યા છીએ તેથી P પહેલાં અહીં બિંદુ A અને 20 મીમીની બાજુની લંબાઈ દોરો અને તેનું નામ C રાખો એકવાર તે કેન્દ્ર તરીકે C થાય અને ત્રિજ્યા તરીકે AC થઈ જાય ત્યારે આપણે અર્ધવર્તુળ દોરવું પડશે તેથી તે એક બિંદુ B બનાવશે ચાલો આપણે આને કન્સ્ટ્રકશન રેખા દ્વારા વિસ્તૃત કરીએ અને આપણે સામાન્ય રીતે ખૂબ પાતળી ડૅશ રેખા સાથે જઈએ છીએ તેથી અર્ધવર્તુળ બનાવવામાં આવ્યું છે હવે આપણે અર્ધવર્તુળ પર 1 2 3 અને 7 બિંદુ જેવા બાકીના બિંદુઓ શોધવાનું છે કારણ કે આપણે 8 સમાન બાજુઓ નો અષ્ટકોણ દોરવા માંગીએ છીએ તેથી આપણે આ અર્ધવર્તુળ ને 8 સમાન ભાગોમાં વહેંચીશું એક આપણે આપણા પ્રોટ્રેક્ટર નો ઉપયોગ આ 180° ને 8 ભાગોમાં વહેંચી શકીએ છીએ તેથી પરિણામી ખૂણો આપણે શોધી શકીએ છીએ નહીં તો આપણે જોયું છે કે આ ખૂણો 180° ને કેવી રીતે વિભાજીત કરી શકાય તેને દ્વિભાજિત કરીને અને તેથી આપણે આગળ પણ જઈ શકીએ તેથી હમણાં સુધી આપણે આને જુદા જુદા ભાગોમાં વહેંચવા માટે પહેલા આગળ જઈશું તેથી પ્રથમ ભાગ 90° તેનો અર્થ એ કે ચાર ઝોન બનાવવામાં આપણે સક્ષમ થઈશું તેથી કે ચોથા બિંદુ ને નિર્ધારિત કરો આપણે તેને ત્રણ સમાન ભાગોમાં વહેંચવું પડશે તેથી પ્રથમ ભાગ કંઈક 1 2 3 અને 4 ભાગો મા દોરવા જેવું છે જે આપણે રચવાના છીએ આ 1 2 3 ભાગો દોરવા માટે આપણે આ 90 ને 4 ભાગોમાં વહેંચીશું એ જ રીતે આપણે આ ખૂણાને વિભાજીત કરીએ આપણે જોયું છે કે જો આપણે તેને બદલે અડધા ખૂણામાં અંદાજીત કરીએ જો આપણે ખૂબ કાળજી ન રાખીએ તો આપણે કેવી રીતે આને બે ભાગોમાં વહેંચવું તે જાણીએ છીએ તેથી તેમાંથી ત્રિજ્યા નો અડધો ભાગ પસંદ કરો એક ચાપ દોરો એ જ રીતે રચના કરો જે અહીં જ છેદે છે અને આ બિંદુ જોડો તેથી આપણે બિંદુ 3 ને પણ ઓળખવાની સ્થિતિમાં હોઈશું કેટલીકવાર આપણા પ્રોટ્રેક્ટર માં ઓછામાં ઓછી ગણતરી 22 5 20 અને તેથી વધુ ન હોઇ શકે તેથી આપણા માટે તે ખૂણાને દ્વિભાજિત કરવું હંમેશાં સરળ છે તેથી 2 માટે પણ આપણે એક સમાન પ્રોટોકોલનો ઉપયોગ કરી ચાપ દોરીએ છીએ તેને વિભાજીત કરીએ કોઈપણ રીતે તે કેન્દ્રમાંથી પસાર થશે તે રેખા ઓ વિસ્તૃત કરશે જેથી આપણી પાસે પણ બિંદુ 1 હોય એ જ રીતે જો આપણે બીજી બાજુ 45° સાથે જોડાવા માંગતા હો તો તેના 6 ભાગ બનાવો અને તેને બે સમાન ભાગોમાં વહેંચો તેવી જ રીતે સમાન ભાગો બનાવો 5 6 7 અને બિંદુ B નિર્ધારિત કરવા માટે આ રેખાઓ વિસ્તૃત કરો એકવાર આપણે તેને સમાન ભાગોમાં વહેંચીએ પછી C અને બિંદુ 6 ને જોડો AC પર લંબ દ્વિભાજકો દોરો તેથી AC માટે આપણે લંબ દ્વિભાજક અને C 6 લંબ દ્વિભાજકને નિર્ધારિત કરવાનું છે જેથી બહારના વર્તુળમાં આપણે જોડી શકીશું ત્યાંથી અષ્ટકોણ ની ગણતરી કરવી આપણા માટે પ્રમાણમાં સરળ છે AC માટે લંબ દ્વિભાજકો દોરવા માટે અમે બંને બાજુને છેદે એ જોઈએ છીએ તે વર્તુળનું કેન્દ્ર સ્થાન નિર્ધારિત કરવા આ બિંદુઓ જોડો એ જ રીતે C 6 આનો ઉપયોગ કરે છે આપણે B અને C નો ઉપયોગ કરીને લંબ દ્વિભાજકો દોરીએ છીએ અને તેને જોડવા પડશે તેથી લંબ દ્વિભાજકો માંથી એક આ એક છે અને બીજો આ છે તેથી તે બંને અહીં છેદે છે તેથી આને કેન્દ્ર તરીકે નિર્ધારિત કરો તે કેન્દ્ર ને O તરીકે નામ આપો હવે જ્યારે આપણે અષ્ટકોણ દોરવા જઈએ છીએ ત્યારે તે હંમેશાં B A Cઅને 6 બિંદુની અવધિ રાખે છે તેથી જો હું ત્યાંથી C બિંદુ ને વિસ્તૃત કરું છું જ્યાં તે બિંદુને છેદે છે તો અમે તેને H કહીશું A અને H ને જોડો એ જ રીતે C બિંદુ થી એક રેખા લંબાવો જ્યાં તે છેદે છે ત્યાં G કહો અને H અને G ને જોડો CO એક્સ્ટેંશન થી ત્યાં છેદશે ત્યાં જોડો તેને બિંદુ F કહો હવે C થી રેખા લંબાવી તેને E કહે છે F અને E જોડો એ જ રીતે C થી તે AD ને છેદે છે બિંદુ D અને બિંદુ E 6 અને D જોડો આ રીતે આપણે અષ્ટકોણ બનાવીએ છીએ તેથી વર્ગ 9 માં અમે કેવી રીતે આહ વર્તુળ માં સ્પર્શક રેખા અને લંબ રેખા દોરવી બાહ્ય બિંદુથી વર્તુળ માં સ્પર્શક રેખા કેવી રીતે દોરવી અને નિયમિત બહુકોણ કેવી રીતે દોરવો ઉદાહરણ તરીકે આપેલ બાજુના અષ્ટકોણ દોરવો વર્તુળની અંદર ઇન્સ્ક્રિબઈડ વર્ગ 10 માં અમે વધુ ઉદાહરણો નો અભ્યાસ કરીશું